એનિમલ સેલ કલ્ચર અથવા સેલ કલ્ચર ટેકનોલોજી ના વ્યાખ્યાનની શ્રેણીમાં ફરીથી આપનું સ્વાગત છે તેથી પ્રથમ સપ્તાહમાં આપણે વિષયનો પરિચય આપ્યો અને પછી આપણે કલ્ચર કરેલા સેલ ના જીવવિજ્ઞાનના જુદા જુદા પાસાઓને તપાસીને આગળ વધ્યા તેથી જો આપણે યાદ કરીએ કે જ્યારે આપણે સેલ ને કલ્ચર કરવાની ચર્ચા કરી હતી ત્યારે તમે જાણો છો કે આપણે તેના વિશે ચર્ચા કરી હતી કે તમે ટિશ્યુ નો એક ભાગ લો છો તેનું એકલ સસ્પેન્શન બનાવો છો અને પછી તમે ડીશ માં તેનું કલ્ચર કરો છો તેથી તમારે પ્રથમ જે વસ્તુ ધ્યાનમાં લેવાની છે તે આ સેલ ની ઓક્સિજન ની જરૂરિયાત કેટલી છે તો આપણે તેની અમુક પ્રકારની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી જેમાં એવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી કે જ્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ નું યોગ્ય સંતુલન જળવાઈ રહ્યું હોય છે તો પછી તે ડીશ જેમાં તમે સેલ નો વિકાસ કરી રહ્યા છો તેમાં તમારી સ્થિતિમાં જે પ્રાણીજ સેલ છે તેની એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ની નકલ થવી જોઈએ અને આપણે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી કે આ સીમેન્ટિંગ મટીરીયલ સેલ નું ભવિષ્ય નક્કી કરવામાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અલબત્ત તેના પછીના ભાગમાં વળગી રહેનારા સેલ ને ચર્ચામાં લાવતી વખતે આપણે તેના વર્ગીકરણ વિશે ચર્ચા કરી હતી જેને તમારે સમજવું જરૂરી છે કે જેને આપણે કલ્ચર કરીએ છીએ તે વળગી રહેનારા સેલ છે અથવા આપણે બિન વળગી રહેનારા સેલ નું કલ્ચર કરીએ છીએ ત્યારબાદ આના પછી આપણે સેલ સાયકલ ની પ્રગતિ વિશે ચર્ચા કરી છે કે શું આપણે મર્યાદિત વાર વિભાજીત થયેલા સેલ નો અભ્યાસ કરી રહ્યા છીએ અથવા આપણે સંપૂર્ણપણે વિભિન્નીકરણ થયેલા સેલ નો અભ્યાસ કરી રહ્યા છીએ અને આપણે કેટલીક પરિભાષાઓ રજૂ કરી હતી સેલ સાયકલ જે સેલ ને વિભાજન તરફ દોરી જાય છે તેના પછી વિભિન્નીકરણ અને વિભિન્નીકરણ ના સમયે વ્યાખ્યા મુજબ જયારે સેલ પોતાનું કાર્ય ગુમાવે છે ત્યારે તે કાયમી ધોરણે પોતાનું કાર્ય ગુમાવે છે જે તેને વિભિન્નીકરણ પછી કરવાનું હોય છે તેમ માનવામાં આવે છે પછી આપણે ડી એડેપ્ટેશન વિશે ચર્ચા કરી જ્યાં સેલ ને ચોક્કસ કાર્ય કરવાનું માનવામાં આવેલુ છે તે કરતા નથી અથવા ચોક્કસ પરિસ્થિતિઓમાં પ્રદર્શિત કરતા નથી પરંતુ તેને સુધારી શકાય છે બીજા શબ્દોમાં જુઓ કે ડી એડેપ્ટેશન એ ઉલટાવી શકાય તેવી ઘટના છે તેથી આ કેટલાક મુદ્દાઓ છે અને છેલ્લે મેં તમને આગ્રહ કર્યો કે સેલ લાઈન ના કેટલા માર્ગો છે તેને સમજો ધારો કે તમે સેલ લાઈન નો ઉપયોગ કરી રહ્યા છો જે અમર થઈ ગયા છે અથવા તે n સંખ્યાની સાયકલ માં વિકાસ કરી શકે છે પરંતુ પછી તેમાં એક મૂળભૂત પ્રશ્ન આવે છે તેની પ્રાયોગિક સંખ્યા શું છે ખરેખર તે તમે જાણો છો કે સેલ નો ઉપયોગ શક્ય તેટલા વિભાજન માટે થઈ શકે છે આપણે શું પ્રક્રિયા કરી રહ્યા છીએ તેથી ખરેખર તમારે તે જાણવું જોઈએ કારણ કે અન્યથા સેલ જીવન સાયકલ ના દરેક માર્ગમાંથી પસાર થાય છે અને સેલ તેના કેટલાક ટેલોમર ગુમાવે છે અને છેવટે તેના ઘણા પ્રકારનાં કાર્યમાં સમાધાન થાય છે પરંતુ પછી તે બધું તમે સેલ નો વિકાસ કેવી રીતે કરવા માંગો છો અને તમે કયા હેતુ માટે સેલ નો વિકાસ રહ્યા છો તેના પર નિર્ભર કરે છે શું તમે તેને ચોક્કસ સેન્સર તરીકે ઉપયોગમાં લઈ કરી રહ્યા છો અથવા તમે તેનો ઉપયોગ સેલ ના સ્તરે થતી અમુક ઘટનાને સમજવા માટે કરી રહ્યા છો અથવા તમે તેનો ઉપયોગ અમુક પ્રકારની હાયબ્રિડ તકનિક માટે કરી રહ્યા છો જેમ કે તમે એન્ટિબોડી નું ઉત્પાદન જાણો છો અથવા તમે તેનો ઉપયોગ અન્ય કોઈ x y z રસાયણના ઉત્પાદન માટે કરી રહ્યા છો તેથી તે ચોક્કસ પાસું નક્કી કરશે કે તમે સેલ ના જે પ્રકાર સાથે વ્યવહાર કરી રહ્યા છો તેની સાથે તમારે કેટલુ કાળજીપૂર્વક રહેવું જોઈએ તો ચાલો આપણે પહેલેથી જ જે પાસાઓનો અભ્યાસ કર્યો છે અને બીજા કેટલાક પાસાઓ કે જેની આપણે ચર્ચા કરી નથી અને શરૂઆત કરવાની છે તેનો સારાંશ આપીને બીજા સપ્તાહની ફરીથી શરૂઆત કરીએ તો આપણે સપ્તાહ 2 ના વ્યાખ્યાન 1 માં છીએ W2L1 તો આપણે કલ્ચર કરેલા સેલ ના જીવવિજ્ઞાન વિશે ચર્ચા કરીએ છીએ તો જે મુદ્દો આપણે પહેલેથી જ સમજ્યો છે તે ઓક્સિજન અને CO2 નું વાતાવરણ છે જેને આપણે જાળવી રહ્યા છીએ ઉપરાંત આપણે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ વિશે ચર્ચા કરી છે અને આપણે વળગી રહેનારા અને બિન વળગી રહેનારા સેલ વિશે ચર્ચા કરી છે પછી આપણે સેલ સાયકલ ની પ્રગતિની ચર્ચા કરી છે તેમાં આપણી પાસે માયટોસિસ તબક્કો G1 તબક્કો સંશ્લેષણ તબક્કો G2 તબક્કો ધરાવતા હોઈશું અને સેલ ના વિભાજન વિશે પણ ચર્ચા કરી છે પછી આપણે વિભિન્નીકરણ વિશે ચર્ચા કરી છે પછી આપણે ડી ડિફરન્સિએશન અને ડી એડેપ્ટેશન વિશે ચર્ચા કરી છે આ બધું તે છે જેને આપણે પહેલાથી આવરી લીધું છે હવે આ ભાગ ત્યાં આપણી સાથે છે ત્યાં કલ્ચર કરેલા સેલ ના જીવવિજ્ઞાનની સંપૂર્ણ પ્રશંસા કરવા માટે આપણે જેનો અભ્યાસ કરીશું તેમાં આપણી પાસે થોડા વધુ મુદ્દાઓ છે અને આપણે જેનો અભ્યાસ કરીશું તેમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ બાબતોમાંની એક તે pH છે તો કઈ pH સેલ ને અનુકૂળ છે તેથી સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આપણું શરીર pH 7 પર છે પરંતુ જ્યારે તમે ત્યાં સેલ નો વિકાસ કરી રહ્યા હોવ અથવા ચાલો આપણે તેને બીજી રીતે મૂકીએ જ્યારે તમારા શરીરમાં સેલ વિકાસ કરી રહ્યા હોય ત્યારે આપણી પાસે આ લોહી છે જે તેમાંથી વહી રહ્યું છે તમારી પાસે આ એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ના પ્રોટીન છે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ જે સતત તે સ્થળને ધોઈ રહી છે જે સુનિશ્ચિત કરે છે કે તેની pH 7 જળવાય છે તેથી જ્યારે આપણે સેલ કલ્ચર વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે ફક્ત તમારી કલ્પના ખાતર તેનો વિચાર કરો કે અહીં આપણી પાસે એક ડીશ છે અને તે ડીશ માં આપણી પાસે સેલ છે જે આ અર્ધ ચંદ્રના આકારમાં વિકસી રહ્યા છે આ તે સેલ છે અને અહીં તમારી પાસે તે માધ્યમ છે જેમાં તેઓ વિકસી રહ્યા છે હવે આ માધ્યમની pH ને તમે કેવી રીતે સંભાળી શકશો અને આપણે તે કેવી રીતે જાણીએ કે સેલ કયા પ્રકારની pH પસંદ કરશે અને હું તમને આ શા માટે કહી રહ્યો છું ઉદાહરણ તરીકે જુઓ કે આપણે પેટના સેલ નું કલ્ચર કરવાનું છે જે ખૂબ જ એસિડિક pH પર ખોરાકને પચાવે છે અલબત આપણી ફિજીયોલોજી ની સમજથી આપણે જાણીએ છીએ ફક્ત ઉદાહરણ માટે કે આ એસિડ નું ઉત્પાદન સેલ જે પેરિટલ સેલ મુખ્ય સેલ દ્વારા જે પેટમાં હાજર છે અને જે ખૂબ જ એસિડિક pH પર કાર્ય કરે છે તેથી તેનો અર્થ 7 કરતા ઓછી છે તેથી આમાં જે સેલ સામેલ છે તે પેરિટલ સેલ મુખ્ય સેલ અને આ બધા જુદા જુદા સેલ છે આ સેલ ક્ષણિક સમયગાળા માટે ખૂબ જ ઓછી pH પર ટકી શકે છે કારણ કે અલબત્ત પેટમાં એવું નથી કે તે એવી જગ્યા છે જે એસિડથી ભરેલી છે આ સેલ ખાસ કરીને હાઈડ્રોજન આયન અને ક્લોરાઈડ આયન ની પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે પરંતુ આપણા માટે તે સમજવું શા માટે મહત્વનું છે કે તેવું દરેક સેલ કરતા નથી અને તેઓ આ એસિડ નો ઉપયોગ ખોરાકને તોડવા માટે કરે છે અને તેના પછી તરત જ આ એસિડ ને તેઓ ફરીથી શોષી લે છે અથવા તમે જાણો છો કે તેનો નાશ કરવામાં આવે છે તેથી ક્ષણિક સમયગાળા માટે જો મારા પેટમાં pH માપની બહાર હોય અને જો તમે તેના વિશે વિચારો છો કે અહીં pH ના માપ જેવું કંઈક છે તેથી જો હું કહું કે તો આ 7 છે અને આ વત્તા 7 થી આગળ છે આ મારા 7 થી નીચે છે ઉદાહરણ તરીકે જુઓ કે તો 7 કરતા ઓછા માટે આપણે શું અવલોકન કરીશું અને અલબત્ત આ એસિડિક બાજુ છે તેથી પાચન દરમિયાન બેઈઝ રેખાના મૂલ્યથી આમ આ વાતાવરણ મર્યાદિત સમયગાળા માટે આ રીતે ચાલશે આ વસ્તુ થાય છે તો પછી આપણે આમાંથી શું અર્થઘટન કરીએ છીએ તે એ છે કે પેટના સેલ ક્ષણિક સમયગાળા માટે ખૂબ નીચી pH નો સામનો કરી શકે છે પરંતુ તે પ્રકારની પ્રવૃત્તિને ફરીથી મેળવવા માટે આપણે આવી પરિસ્થિતિ ઊભી કરવી પડશે તેથી જો આપણે આ પ્રકારના સેલ નું કલ્ચર કરી રહ્યા છીએ તો આપણે જાણવું જોઈએ કે તેઓ કયા સ્તરનો સામનો કરી શકે છે તેવી જ રીતે ત્યાં એવા સેલ છે જો તમે તેમને તે પ્રકારના pH ના સ્તર પર લાવો છો તો તેઓ મરી જશે તેઓ તે પ્રકારની ઉચ્ચ પ્રોટોન સાંદ્રતાનો સામનો કરી શકશે નહીં બરાબર તેથી પ્રણાલીની pH ને જાળવી રાખવી અત્યંત જટિલ છે અને સેલ તેની સામે ટકી શકે તેવી બાબતોને જાણવી જોઈએ કારણ કે જ્યારે આપણે વસ્તુઓનો વિકાસ કરી રહ્યા છીએ ત્યારે આપણે તે તમામ કાટમાળ દૂર કરી રહ્યા નથી જે સેલ ત્યાં પેદા કરે છે અને તે પ્રકારની પરિસ્થિતિ બનાવે છે જ્યાં pH આપમેળે નિષ્ફળ થઈ શકે છે તેની ત્યાં હંમેશા શક્યતા રહે છે અને સેલ કલ્ચર માં હંમેશા ભય રહે છે કે તમારી કલ્ચર કરેલી ડીશ એસિડિક સ્તર પર જાય છે તેથી આ એવી વસ્તુ છે કે જેની ખૂબ કાળજી રાખવી જોઈએ આ પણ એક પાસું છે તે રસ્તામાં બીજું એક પાસું એ છે કે આપણે pH વિશે ચર્ચા કરી છે હવે આપણે જે ચર્ચા કરી છે તેમાં ઉમેરવા માટે તેથી અહીં આપણે હવે pH વિશે ચર્ચા કરી છે હવે આપણે આગળ શું ચર્ચા કરવાના છીએ તે ઉદાહરણ તરીકે જુઓ અહીં ડીશ માં સેલ વિકસી રહ્યા છે તેઓ વળગી રહેનારા સેલ છે એમ માનીને કે આ બધા વળગી રહેનારા સેલ છે અને આ વળગી રહેનારા સેલ વિભાજીત થઈ રહ્યા છે આ માધ્યમ છે જ્યાં તેઓ વિકસી રહ્યા છે હવે આ પરિસ્થિતિમાં આ સેલ જેઓ વિભાજીત થઈ રહ્યા છે તેમને ઊર્જાની જરૂર પડશે અને તે ઊર્જાનો એકમાત્ર સ્રોત માધ્યમ છે કારણ કે આમાંથી કોઈ પણ સેલ તેમની પોતાની ખાદ્ય સામગ્રીનું સંશ્લેષણ કરી રહ્યા નથી તેઓ તેમને ઊર્જા પૂરી પાડવા માટે માધ્યમ પર આધાર રાખે છે હવે આપણે 2 વસ્તુઓનો પરિચય આપી રહ્યા છીએ તમારે જાણવું જોઈએ કે આપણે કયા પ્રકારના માધ્યમનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ કારણ કે મીઠાનું મૂળભૂત દ્રાવણ વધુ કે ઓછું સમાન રહે છે પરંતુ શરીરના જુદા જુદા સ્થળોએ શરીરના જુદા જુદા ભાગોમાં ચોક્કસ પ્રકારના સેલ માટે ત્યાં કેટલાક અન્ય ઉમેરાયેલા પરમાણુઓ છે આ સેલ નો પ્રકાર ચોક્કસ છે જે તમને આશ્ચર્ય થશે કે તે કેવી રીતે થઈ રહ્યું છે તેથી આવી વસ્તુઓ થાય છે ઉદાહરણ તરીકે જુઓ જો તમે તમારા શરીરને ફક્ત તે જ જુનું દ્રશ્ય માનો છો તો મેં તમને ઉદાહરણ તરીકે શું આપ્યું હતું તમારા શરીરમાં આ સેલ ની વસાહતો છે કેટલીક લાલ હોય છે કેટલીક લીલી હોય છે કેટલીક આની જેમ વાદળી હોય છે અને રક્ત આ રીતે મુસાફરી કરે છે જે અહીં જરૂરી પોષક તત્વો લાવે છે પરંતુ તેમ છતાં દરેક સેલ ના પ્રકારમાં ચોક્કસ જરૂરિયાત હોય છે તેથી ઘણા પરિબળો છે જે ઉદાહરણ તરીકે જુઓ વાદળી સેલ ની આ વસાહતને જેની જરૂર પડશે તેની આસપાસના ભાઈઓ અને બહેનો તેનો સ્ત્રાવ કરે છે અને આ બધું તમને ખબર છે કે તે રક્ત વાહિનીઓ દ્વારા અથવા સીધા સંપર્ક દ્વારા આ સેલ માં પ્રવાહીત થાય છે અથવા લોહી ચોક્કસ હોર્મોન્સ અથવા વિકાસના પરિબળ લાવે છે કહો કે તે ચોક્કસ સેલ ના પ્રકાર મુજબ તેના રીસેપ્ટર્સ ખૂબ જ અનન્ય છે તેથી એક રીતે ફરીથી આપણે તે મૂળભૂત ખ્યાલ પર પાછા આવી રહ્યા છીએ કે સેલ ખૂબ જ ગતિશીલ અત્યંત ગતિશીલ અને અત્યંત બદલાતા વાતાવરણમાં રહે છે હવે જ્યારે પણ આપણે કલ્ચર કરીએ છીએ ત્યારે આપણે ખૂબ જ સ્થિર પદ્ધતિઓ ને અનુસરીએ છીએ ઓછામાં ઓછા અત્યાર સુધીમાં મોટાભાગની પદ્ધતિઓ જેને વિશ્વભરમાં અનુસરવામાં આવે છે તે ખૂબ જ સ્થિર પદ્ધતિઓ છે તેથી જો આપણે કોઈ ચોક્કસ પ્રકારના સેલ નું શુદ્ધ કલ્ચર વિકસાવી રહ્યા હોઈએ તો દરેક પ્રકારના સેલ ની કદાચ જરૂર હોય છે ઉદાહરણ તરીકે કહો કે હું આ વાદળી સેલ નો અલગથી અથવા લાલ સેલ નો અલગથી અથવા લીલા સેલ નો અલગથી વિકાસ કરું છું મારો અર્થ છે કે તે ચોક્કસ પરમાણુઓ આપવા માટે ત્યાં ચોક્કસ તે પ્રકારના સેલ છે અને તે મોટે ભાગે હોર્મોન્સ ના સ્વરૂપમાં આવે છે અને વિકાસના પરિબળો જો મારે વિકાસ કરવો હોય તો જટિલતા ઊભી થાય છે ઉદાહરણ તરીકે કહો કે જો તે પરિસ્થિતિમાં 2 જુદા જુદા પ્રકારના સેલ જોવામાં આવે તો લીલાને અલગ પ્રકારના વિકાસના પરિબળની જરૂર હોય છે અને લાલને એક અલગ પ્રકારના વિકાસના પરિબળની જરૂર હોય છે તેથી હું કેવી રીતે સુનિશ્ચિત કરું છું કે લીલા દ્વારા પ્રાપ્ત થયેલ વિકાસના પરિબળ જે હું અહીં બહારથી પ્રદાન કરું છું તે લાલ સાથે પ્રક્રિયા કરતું નથી ત્યાં માત્ર એક જ શક્યતા છે કે લાલ પાસે તેના માટે રીસેપ્ટર નથી તો પછી તમે ખૂબજ નસીબદાર છો અથવા લાલ પાસે તેના માટે રીસેપ્ટર હશે અને તે વાસ્તવિક જીવનની જટિલતામાં વધારો કરે છે ત્યાં શું થાય છે કે ત્યાં રક્ત વાહિનીઓ છે જે ત્યાંથી પસાર થઈ રહી છે અને તેઓ ખાતરી કરે છે કે આ ત્યાં જોડાય છે પરંતુ પ્રણાલીની બહાર તે વિશેષાધિકાર ખોવાઈ ગયો છે તેથી તે ખૂબ જ નિયંત્રિત વાતાવરણમાં વધતા સેલ ની જટિલ પરિસ્થિતિમાં વધુ વધારો કરે છે જ્યારે આપણે તેના વિશે ચર્ચા કરી ત્યારે આપણે ચર્ચા કરી કે આપણે પરમાણુની ઊર્જા વિશે ચર્ચા કરી તેથી દરેક સેલ માં જો તમે તેને મોટે ભાગે જુઓ તો સહેલાઈથી ગ્લુકોઝ તેનો ઉર્જાનો સ્રોત છે તેથી આપણે જે પણ માધ્યમ વિકસાવીએ છીએ તેમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે ગ્લુકોઝ અને વધુમાં કાર્બન હોય છે પરંતુ તે કેટલીક સમસ્યાઓના સમૂહ સાથે આવે છે જે પાછળથી આવશે આપણે ગ્લુટામાઈન અને અન્ય સ્રોતોનો ઉપયોગ કરીએ છીએ તેના માટે ત્યાં કારણ અને સ્પષ્ટતા છે તેથી આની સાથે હું આ ભાગને બંધ કરીશ હું તેના અંતમાં છેલ્લે થોડું ઉમેરીશ જે આપણે આવરી લીધું છે તો આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ વિશે ચર્ચા કરી છે આપણે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ વિશે ચર્ચા કરી છે આપણે સેલ સાયકલ ના વિભિન્નીકરણ ડી એડેપ્ટેશન વિશે ચર્ચા કરી છે અને અલબત્ત આપણે સેલ લાઈન વિશે ચર્ચા કરી છે અને વચ્ચે આપણે પ્રાથમિક કલ્ચર વિશે થોડી ખુબ થોડી ચર્ચા કરી છે અને હવે પછી આપણે એસિડિક pH અથવા બેઈઝીક pH વિશે ચર્ચા કરી છે જ્યાં 7 પર pH 7 પર મોટાભાગના સેલ વિકાસ કરે છે અને પછી આપણે માધ્યમના વિકાસના પરિબળો હોર્મોન્સ અને પરમાણુઓની ઊર્જાની જરૂરિયાત અથવા કાર્બન ના સ્ત્રોત વિશે ચર્ચા કરી છે તેથી આ ખૂબ જ મૂળભૂત અને પાયાનું છે જે સેલ કલ્ચર કરવાની યોજના કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ અને જો તમારી પાસે ફિજીયોલોજી નું મૂળભૂત જ્ઞાન હોય તો આ બાબતો ખૂબ જ ઉપયોગી સાબિત થશે બરાબર તમે જાણો છો કે મારા આખા શરીરને શું જોઈએ છે ત્યાં સમાન પરિસ્થિતિ છે અથવા મારે સમાન પરિસ્થિતિની નજીક આપવું પડશે હવે જો તમને યાદ હોય તો આપણે ખૂબ જ શરૂઆતના વર્ગમાં ચર્ચા કરી હતી કે જ્યારે પણ હું સેલ નો વિકાસ કરી રહ્યો છું તેથી ઉદાહરણ તરીકે જુઓ આ મારું ઈન વિવો ફિજીયોલોજી નું અથવા જે સેલ ની અંદર થઈ રહ્યું છે તેની ફિજીયોલોજી નું જ્ઞાન છે અને અહીં હું ઈન વિટ્રો ફિજીયોલોજી સાથે છું આપણે શું ચર્ચા કરી હતી તે ઈન વિટ્રો ફિજીયોલોજી ના રૂપમાં ઓક્સિજન અને CO2 નું તાણ એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ pH સેલ સાયકલ માધ્યમ અલબત કલ્ચર નું માધ્યમ અને તમારી પાસે આ ઉર્જાના સ્ત્રોત વિકાસના પરિબળો અને હોર્મોન્સ છે હવે આ બધી પરિસ્થિતિઓમાં સેલ નો વિકાસ કર્યા પછી તેના માટે જે મહત્વનું છે તે આપણું લક્ષ્ય છે તે તમે જાણો છો કે જેટલું શક્ય હોય તેટલું નજીક આવવું લગભગ તેના સમાન સુસંગત આવવું છે પછી આપણે શું કરવાનું છે અહીં જે સેલ વિકસી રહ્યા છે આપણે તેના ગુણધર્મોનું મૂલ્યાંકન કરવું પડશે ઉદાહરણ તરીકે કહો કે સેલ ચોક્કસ સ્તરની પ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે અને તેની ખાતરી કરે છે ઉદાહરણ તરીકે કહો કે તેની એન્ટિ ઓક્સિડેટીવ કરવાની ક્ષમતા છે અને તે તેના P એકમ ઉત્પન્ન કરે છે હવે મારે તેની તુલના ઈન વિવો સ્થિતિમાં કરવી પડશે કે આ સેલ કેવી રીતે કાર્યરત છે અને હકીકતમાં આ એક ચોક્કસ ગુણધર્મ અથવા ઘણા ગુણધર્મોના જથ્થાકીય પરિમાણ શું છે અને જો તે ઈન વિવો સ્થિતિમાં હોય તો ઉદાહરણ તરીકે જુઓ કે જો હું કહું કે y અક્ષમાં એક્ટીવીટી છે તેથી જો કોઈ ચોક્કસ વસ્તુની એક્ટીવીટી અહીં ક્યાંક જોવા મળે છે ઉદાહરણ તરીકે હું ઈન વિટ્રો ની સ્થિતિમાં કેટલો દૂર છું શું હું તેને વટાવી રહ્યો છું હું તેની નીચે છું મને તેના જેવું લાગે છે તેથી હું ક્યાં છું તેના આધારે મારે આ સેલ ના જીવવિજ્ઞાનને સમજવું પડશે જે કોઈપણ ઈન વિટ્રો ગોઠવણીમાં વિકસી રહ્યું છે અથવા હું તે કાર્ય કરી પણ રહ્યો નથી કદાચ હું અહીં 0 પર છું તેથી આ જગ્યા કે જ્યાં હું લાલથી વર્તુળ દોરી રહ્યો છું તે P એકમની ઈન વિટ્રો ફિજીયોલોજી ના એક કાલ્પનિક પાસામાં છે તેને હું કહેવાનો પ્રયત્ન કરું છું તો ત્યાં એક વાસ્તવિક પડકાર આવે છે કે કલ્ચર કરેલા સેલ માટે તમે સેલ ના જીવવિજ્ઞાનને કેટલું સમજી ગયા છો અને કૃત્રિમ અથવા સંશ્લેષિત રીતે વિકાસની સ્થિતિ બનાવવા માટે તમે તે ચોક્કસ ટિશ્યુ ની ઈન વિવો ફિજીયોલોજી ની કેટલી પ્રશંસા કરી છે જ્યાંથી તમે સેલ ના નમૂના મેળવ્યા છે તેથી મૂળભૂત ફિજીયોલોજી ને સમજવું અને તેને ઈન વિટ્રો ફિજીયોલોજી સાથે સહસંબંધિત કરવું તે વાસ્તવિક જીવનમાં પ્રયોગના સફળતાપૂર્વક અમલ ડેટા ની માન્યતા અને તેની ખામીઓ અને આવનારી ખામીઓને સમજવા માટે અને જ્યારે તમે આ કાર્ય કરી રહ્યા છો ત્યારે તમે શેનો વિકાસ કરી રહ્યા છો તેને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આની સાથે આ આપણો પ્રથમ વર્ગ છે અને બીજા સપ્તાહમાં આપણે લેઆઉટ અને ડિઝાઈન તરફ આગળ વધીશું તેથી આગળનો અમારો ઉદ્દેશ આ મૂળભૂત શરૂઆત સાથે આગળ વધવાનો છે હું સેલ કલ્ચર સુવિધાના લેઆઉટ અને ડિઝાઈન પર આગળ વધીશ તેથી હું અહીં બંધ કરીશ કૃપા કરીને તે મુદ્દાઓ પર જાઓ અને તેના પર વિચાર કરો તેના પર મનન કરો અને આ વિષય વિશે તમારી પોતાની ફિલસૂફી વિકસાવો આપ સૌનો આભાર આપ સૌનો ધ્યાનથી સાંભળવા બદલ આભાર